તેથી આ સિંગલ ફેઝ સર્કિટ સાથે સમાપ્ત થઈ ગયું છે તેથી મારું સૂચન છે કે તમે ન્યૂમેરિકલ સોલ્વ કરવા માટે કેટલાક સારા પુસ્તકોને અનુસરો અને આગળ આપણે થ્રી ફેઝ સર્કિટ ઉપર આવીશું તેથી સામાન્ય રીતે થ્રી ફેઝ સર્કિટમાં પાવર જનરેશન વિશે અહીં કંઈપણ કહેવામાં આવશે નહીં માત્ર તમને થોડો ફ્લેવર આપીને કારણ કે અમારો ઉદ્દેશ ત્રણ ફેઝના સર્કિટ એનાલિસીસનો અભ્યાસ કરવાનો છે તેથી સામાન્ય રીતે જેને આપણે કહીએ છીએ તેને સાધારણ રીતે થ્રી ફેઝ જનરેટર કહીએ છીએ જેને આપણે અલ્ટરનેટર કહીએ છીએ તે અહીં દોરવામાં આવ્યું છે તેથી ધારો કે આ ઉદાહરણ તરીકે સમાન રીતે સમજવા માટે ધારો કે આ એક મેગ્નેટ છે અને મેગ્નેટ ફરે છે તે એન્ટી ક્લોકવાઇઝ દિશામાં આપેલ રોટેશન ની દિશામાં જાય છે તે ફરતું હોય છે અને સરાઉન્ડેડ મેગ્નેટ છે સમાન રીતે સરાઉન્ડેડ મેગ્નેટ છે તેવી જ રીતે અમુક સમાન જેને આપણે ફેઝ ત્રણ ફેઝ કહીએ છીએ તેવી જ રીતે ત્રણ વાઇન્ડીંગ ને થ્રી ફેઝ વાઇન્ડીંગ કહેવાય છે અહીં જેને આપણે આ વાઇન્ડીંગ કહીએ છીએ તેવી જ રીતે આપણે જેને કહીએ છીએ તેને સ્ટેટિક કહીએ છીએ આ આ રોટર છે આ રોટર ખરેખર ફરે છે આ મેગ્નેટ ફરે છે આપણે આને રોટર કહીએ છીએ આ પ્લેન રોટર છે અને તેની સરાઉન્ડેડ કેટલાક વાઇન્ડીંગ છે તેથી તેને સ્ટેટિક કહીએ છીએ તેથી આપણે તેને સ્ટેટર કહીએ છીએ તેથી પ્રશ્ન એ છે કે સામાન્ય રીતે ધારો કે આ કંડક્ટર a માટે છે ધારો કે જો તેવી જ રીતે એક પેજ લો જો આ કરંટ દાખલ કરી રહ્યું છે તો પછી તે છોડવામાં આવે છે તેમ વાંચો એવી જ રીતે b માટે પણ b અને તેવી જ રીતે c માટે cછે તેથી આ ફિઝિકલી આ વાઇન્ડીંગ 120o અંતરે છે તેથી કુલ 360o છે એવી જ રીતે a b અને c c મૂળભૂત રીતે ફિઝિકલી તેઓ 120o અંતરે છે હવે પ્રશ્ન એ છે કે તેથી આ એક રોટર છે સરાઉન્ડેડ એક સ્ટેટિક ભાગ જેને રોટર કહેવાય છે અને આ સ્ટેટિક ભાગ કે જે વાઇન્ડીંગને 120o અંતરે મૂકવામાં આવે છે પરંતુ જેમ તે રોટેશન કરી રહ્યું છે તેમ મેગ્નિટ્યુડ ફરતું હોય છે ત્યાં ફ્લક્સ હશે તેવી જ રીતે આપણે આ ત્રણ અલગ અલગ વાઇન્ડીંગ કહીએ છીએ તેથી જે 120o ના અંતરે મૂકવામાં આવે છે તે આઉટપુટને કારણે તેવી જ રીતે આપણે જેને વોલ્ટેજ કહીએ છીએ તે આ વાઇન્ડીંગમાં ઈન્ડયુસ થશે તેથી તેવી જ રીતે તેને મેગ્નેટ કહે છે ધારો કે તે ફરતું હોય અને તે સ્ટેટર તરીકે ઓળખાતો સરાઉન્ડેડસમાન રીતે સ્ટેટિક ભાગ હોય છે અને ત્યાં પણ વાઇન્ડીંગ્સ છે ત્યાં a a b b a a b b અને c c છે અને આ વાઇન્ડીંગ કે 120 o એવી જ રીતે ફિઝિકલી 120 o અંતરે છે અને જ્યારે આમાં ફરે છે ત્યારે આપણે આ ત્રણેય વાઇન્ડીંગ્સને જોડતો કરંટ કહીએ છીએ જે 120 o અંતરે મૂકવામાં આવે છે તેથી વોલ્ટેજ ઈન્ડયુસ થશે તેથી જ જો આપણે a ટર્મિનલને a તરીકે લેવામાં આવે છે આ છે તે છોડી રહ્યું છે જો a તે પેજ દાખલ કરે છે અને તેથી a પેજ છોડી રહ્યું છે અને અહીં તે પ્રવેશી રહ્યું છે તે છોડી રહ્યું છે અને તેવી જ રીતે b માટે જો સમાન રીતે જોવામાં આવે તો આ ટર્મિનલ b લેવામાં આવે છે અને c માટે તે c આ c લેવામાં આવે છે c તે c લેવામાં આવે છે અને બીજું c છે એવી જ રીતે a જુઓ તો તેવી જ રીતે b અને પછી તેવી જ રીતે c આ ત્રણેય એકસાથે બાઉન્ડ થાય છે અને આ ન્યૂમેરિકલ બને છે તેથી આને ન્યુટ્રલ પોઇન્ટ n કહેવાય છે ત્રણેય એક સાથે બાઉન્ડ થયેલા છે અને એક ન્યૂમેરિકલ પોઇન્ટ બને છે અને આ a b c ત્રણ ટર્મિનલ છે તેથી આ થ્રી ફેઝ જનરેટર છે તેવી જ રીતે કેટલીકવાર આપણે તેને અલ્ટરનેટર કહીએ છીએ તેથી આ તે છે જનરેટર કે તે એકસાથે અલગ છે તેવી જ રીતે Yt થ્રી ફેઝ સર્કિટ જે આ રોટર છે આ મેગ્નેટ છે ધારો કે તે ફરે છે અને તેવી જ રીતે વાઇન્ડીંગ હોય છે જે 120 o અલગ હોય છે તેથી જો તે મેગ્નેટ ફરતું હોય તો તેનો અર્થ એ થાય કે કરંટ અહીં આને જોડે છે તેવી જ રીતે આપણે આ વાઇન્ડીંગ કહીએ છીએ તેથી વોલ્ટેજ ઈન્ડયુસ થશે તેથી આ સમાન છે તેનો અર્થ એ છે કે આ કેવી રીતે થાય છે તે 120o થી અલગ છે તેથી ચાલો મને આ વસ્તુ બનાવવા દો તેથી આ કિસ્સામાં જો સમાન રીતે જુઓ કે તે વોલ્ટેજ Van Vbn અને Vcn લેવામાં આવે છે તેથી એવી જ રીતે અહીં આપણે a b c ચિહ્નિત કર્યું છે તેથી એક વોલ્ટેજ a થી n હશે પછી બીજો b થી n હશે બીજો એવી જ રીતે c થી n હશે તેથી V a થી n V b થી n અને V c થી n હશે તેથી આપણે a n b n c n કહીએ છીએ જેને આપણે ફેઝ વોલ્ટેજ કહીએ છીએ તેથી શું થશે જો આપણે તેવી જ રીતે અનુસરીએ જેને આપણે આ Van કહીએ છીએ તો પછી Vbn તે આગળ વધી રહ્યું છે તે કહે છે કે આ એન્ટી ક્લોકવાઇઝ દિશામાં આગળ વધી રહ્યું છે તેથી Van તે તેવી જ રીતે જેને આપણે કહીએ છીએ તે આ રીતે આગળ વધી રહ્યું છે પછી Vbn તે મેં કહ્યું કે તેઓ ફિઝિકલી 120 o અલગ છે પછી તે અહીંથી Vbn જે Yts છે અને Vcn એટલેકે તે આના જેવું આવશે પરંતુ Vbn અને Vcn એટલે કે Van Vbn120o લિડિંગ છે Vbn એવી જ રીતે Vcn120o લિડિંગ છે અને બીજી રીતે Vbn એ Van120 o થી લેગિંગ છે અને Vcn Vbn120 o થી લેગિંગ છે અને Vcn Vn થી Vn240 o થી લેગિંગ છે કારણ કે આ Vn એ Vbn કરતાં વધુ ઝડપથી પહોંચી રહ્યું છે તેથી Van Vbn ને લીડ કરે છે Vbn Vcn ને લીડ કરે છે અને એંગલ 120o ના અંતરે a b c છે તેવી જ રીતે જેને આપણે 120o અલગ કહીએ છીએ આપણે ધારીએ છીએ કે અમારું Van તેના આધારે રેફરન્સ છે અને તેવી જ રીતે આ ωt છે અને આ વોલ્ટેજ ફેઝ વોલ્ટેજ છે તેથી આ Van Vbn અને Vcn નું સાઇનુસોઇડલ પ્રતિનિધિત્વ છે હું ફક્ત એક જ વસ્તુ કહું છું જ્યારે સમાન રીતે n કહો તેવી જ રીતે ટર્મિનલ લો તે પોઝિટીવ છે અને n ટર્મિનલ તે જ છે જેને ઈન્સ્ટંટેનીઅસ પોલારિટીમાં નેગેટિવ કહે છે તેથી આ કિસ્સામાં પણ આવી જ રીતે એકબીજાથી 120o દૂર હોય છે આ ફેઝ સિક્વન્સ છે જેને આપણે a b c ફેઝ સિક્વન્સ કહીએ છીએ જો એવી જ રીતે a c b પણ બનાવવું હોય તો તે કરી શકાય છે પરંતુ ફેઝ સિક્વન્સ a b c છે પછી આપણે તે જોઈશું તેથી જો હવે જો તે બતાવવામાં આવ્યું છે કે તે ન્યુટ્રલ બને છે તો ધારો કે જો તે Y કનેક્ટેડ છે તેનો અર્થ એ છે કે જ્યારે પણ આપણે Van લખીએ છીએ ત્યારે મેં તેવી જ રીતે કહ્યું હતું કે આ વોલ્ટેજ વાસ્તવમાં Van છે જ્યારે આપણે એરો કરીએ છીએ ત્યારે તે છે અને ઈન્સ્ટંટેનીઅસ આ છે તેથી આ ફેક્ટર આ છે આ છે એવી જ રીતે જ્યારે Vbn લો તો તે Vbn હશે આ મારો એરો છે તેથી આ Vb છે તેથી અહીં આ છે એવી જ રીતે મારા Vabc છે તેથી Van Vbn Vcn છે તેથી અહીં આપણે જેને કહીએ છીએ તે મારું Vcn છે આ એરોનો અર્થ થાય છે પોઝિટીવ કંઈ દર્શાવ્યું નથી એટલે નેગેટિવ છે તેથી Van Vbn આ આકૃતિ 3 છે તેથી આ વોલ્ટેજ Van છે આ Vbn છે અને આ સમાન રીતે Vcn છે તેથી તેનો અર્થ એ છે કે મૂળભૂત રીતે જે સમાન હોય છે તે સમાન હોય છે જો તે ફરતું હોય તો તે ફરતું હોય છે અને સરાઉન્ડેડ હોય છે એક સ્ટેટિક ભાગ જેને સ્ટેટર કહેવામાં આવે છે જ્યાં મેગ્નેટ ફરતું હોવાથી વાઇન્ડીંગ્સ 120o 120o અલગ અલગ રાખવામાં આવે છે એવી જ રીતે વોલ્ટેજ ઈન્ડયુસ થશે જેને આપણે આ ત્રણેય અલગ અલગ કોઇલમાં કહીએ છીએ જે 120o અલગ છે ફિઝિકલી તે અલગ છે અને જો તેવી જ રીતે ઉદાહરણ તરીકે લઈએ તો રેફરન્સ તરીકે Vn માં ઈન્ડયુસ વોલ્ટેજ છે તો Vbn Vn 120 o થી લેગ થાય છે અને Vcn Vbn 120 o થી લેગ થાય છે અન્યથા Vcn Van240 o થી લેગ થાય છે આ ફિલોસોફી છે તેથી આ તે સમાન છે આપણે આને સમાન રીતે Y જોડાણ કહીએ છીએ કે જો Y ∆ સમાન રીતે રચના કરે છે તો આ પણ Y છે પરંતુ આ ac વન નવું છે શું તે ત્યાં હોઈ શકે છે ત્યાં ન પણ હોઈ શકે પરંતુ અહીં તે n છે તે ન્યૂમેરિકલ ભાગ કહેવાય છે તેથી હવે આ વાસ્તવમાં Y કનેક્ટેડ સોર્સ છે આ સોર્સ Y કનેક્ટેડ છે પરંતુ જો તે ∆ છે તો ત્યાં કોઈ ન્યુટ્રલ હશે નહીં જો તે ∆ છે જો સોર્સ ∆ જોડાયેલ છે તો હવે જુઓ કે આ કિસ્સામાં કોઈ નવો શબ્દ નથી આ કિસ્સામાં Vab જો જ્યારે સમાન રીતે કહો તો Vab નો અર્થ થાય છે જ્યારે સમાન રીતે Vab કહો તેનો અર્થ એ છે કે a ઈન્સ્ટંટેનીઅસ પોલારિટી છે a પોઝિટીવ છે અને એવી જ રીતે b ટર્મિનલ એવી જ રીતે નેગેટિવ છે તે નેગેટિવ છે તેથી તેનો અર્થ એ કે જ્યારે તે Vab છે ત્યારે આ પોઝિટીવ છે આ નેગેટિવ છે તે Vab છે તેવી જ રીતે Vab લખી શકો છો એરોનો અર્થ પોઝિટીવ થાય છે અને અહીં કોઈ એરો નથી તેનો અર્થ નેગેટિવ છે એવી જ રીતે Vbc છે તેથી Vbc નો અર્થ છે કે કોઈ કન્ફ્યુઝન ન હોવું જોઈએ જ્યારે તેવી જ રીતે Vbc કહો કે b પોઝિટીવ હોવો જોઈએ તેથી અહીં હું લખું છું કે તે Vbc છે તેથી તે છે તે છે તે ઈન્સ્ટંટેનીઅસ પોલારિટી છે અહીં તે Vab નેગેટિવ છે અહીં તે Vbc પોઝિટિવ ઈન્સ્ટંટેનીઅસ પોલારિટી છે તેથી કોઈ કન્ફ્યુઝન હોવું જોઈએ નહીં અને જો તે Vab હોઈ શકે તો Vbc હોઈ શકે છે અને જો તે Vca છે જ્યારે તેવી જ રીતે Vca લો આ મારો Vca છે તેથી આ મારું c છે આ પોઝિટીવ છે અને બીજી બાજુ નેગેટિવ છે તેથી જ્યારે પણ આપણે Vab ને પોઝિટીવ b નેગેટિવ કહીએ છીએ Vbc નો અર્થ b પોઝિટીવ છે 1st પોઝિટીવ છે 2nd નેગેટિવ છે આ ઈન્સ્ટંટેનીઅસ પોલારિટી અને આ વાસ્તવમાં સમાન છે જેને આપણે થ્રી ફેઝ તરીકે ઓળખીએ છીએ તેવી જ રીતે ∆ કનેક્ટેડ સોર્સ છે કારણ કે આ ∆ કનેક્ટેડ છે અને આ તેવી જ રીતે ∆ કનેક્ટેડ સોર્સ છે જે Y કનેક્ટેડ હતો અને આ ∆ કનેક્ટેડ છે તો ચાલો મને તે સ્પષ્ટ કરવા દો તો આ ફિગર 4 છે હવે તેથી લાઇન a અને ન્યુટ્રલ લાઇન n વચ્ચેનો વોલ્ટેજ Van છે આ મેં તેવી જ રીતે કહ્યું એવી જ રીતે લાઇન b અને ન્યુટ્રલ લાઇન n વચ્ચે Vbn વોલ્ટેજ અને લાઇન c અને ન્યુટ્રલ લાઇન n લાઇન વચ્ચે Vcn વોલ્ટેજ a n b n c n છે તેથી Van Vbn Vcn તેઓને ફેઝ વોલ્ટેજ કહેવામાં આવે છે જેનો અર્થ છે કે જો લાઇનથી ન્યુટ્રલ હોય તો તે ફેઝ વોલ્ટેજ છે જે પણ વોલ્ટેજ મળવાનો છે તે મૂળભૂત રીતે ફેઝ વોલ્ટેજ છે જેમ કે જો તેવી જ રીતે લાઇન ટુ લાઇનમાં 220 વોલ્ટ અથવા તેથી વધુ મળે તો તે અલગ છે અને તેવી જ રીતે જે કંઈ પણ હોય અને તે કેવી રીતે મેળવશે તે મૂળભૂત રીતે ફેઝ વોલ્ટેજ લાઇન થી ન્યુટ્રલ વચ્ચે મળશે તેથી Van Vbn Vcn ને ફેઝ વોલ્ટેજ કહેવામાં આવે છે હવે જો વોલ્ટેજ સોર્સો સમાન એમ્પ્લિટ્યૂડ અને ફ્રિક્વન્સી ધરાવે છે અને એકબીજા સાથે 120o ફેઝની બહાર છે તો વોલ્ટેજ બેલેન્સ હોવાનું કહેવાય છે એટલે કે આ વોલ્ટેજ સોર્સોમાં સમાન વોલ્ટેજની મેગ્નિટ્યુડ છે અને તેની ફ્રિક્વન્સી 120o છે મારો મતલબ છે કે તે સમયે બરાબર 120o વચ્ચેનો ફેઝ શિફ્ટ ફેઝ તફાવત છે તેવી જ રીતે વોલ્ટેજ બેલેન્સ છે તે કહી શકાય જો તે ન હોય તો જો એક ડિફરન્સ હોય તો તે અબેલેન્સ છે પરંતુ આપણે આ સોર્સ માટે માત્ર બેલેન્સ વસ્તુનો અભ્યાસ કરીશું તેથી આ સૂચવે છે કે જો તે આવું હોય તો Van Vbn Vcn 0 છે તો આ એક ફેઝર ક્વૉન્ટિટી છે હું બતાવીશ કે તે શા માટે 0 છે જો તેવી જ રીતે કરશે તો તે 0 થઈ જશે આ Van Vbn Vcn 0 ઇક્વેશન 1 છે તેનો અર્થ એ છે કે જો બેલેન્સ વોલ્ટેજ માટે મેગ્નિટ્યુડ Van મેગ્નિટ્યુડ Vbn મેગ્નિટ્યુડ Vcn છે જ્યારે હું મોડ મૂકું છું ત્યારે આ મેગ્નિટ્યુડ છે આ મેગ્નિટ્યુડ છે હવે જો એવી જ રીતે ફેઝર ડાયાગ્રામ દોરો તો Van એ એક રેફરન્સ છે તેથી આપણે આને a b c એ ફેઝનો સિક્વન્સ કહીએ છીએ તેથી કારણ કે b એ a થી લે છે c b થી લે છે તેથી ફેઝ સિક્વન્સ a b c છે તેથી જ્યારે તે Van હોય ત્યારે આપણે Van Vp એંગલ 0 o લખીએ છીએ આ રેફરન્સ છે અને વાસ્તવમાં ધારો કે મારા ફેઝ વોલ્ટેજ છે તેને આપણે ફેઝ p કહીએ છીએ તેથી તે ફેઝ વોલ્ટેજનું મેગ્નિટ્યુડ છે અને તે એંગલ 0 છે આ Van છે હવે Vbn વાસ્તવમાં અને આ બધા ફેઝ મૂળભૂત રીતે આ તમામ મેગ્નિટ્યુડ સમાન છે આની બરાબર આ છે આને ફેઝ વોલ્ટેજ કહેવાય છે તેથી આ કિસ્સામાં તેવી જ રીતે Van એંગલ 0 o છે તેથી Vbn Van120 o થી લેગ રહે છે તેથી Vbn એંગલ 120o છે આ બધાની મેગ્નિટ્યુડ સમાન છે પછી Vcn હશે તેથી આ મારું Vcn છે આ એંગલ 240 o છે તેથી Vcn Van240 o થી લેગ રહે છે તેથી ચાલો મને તે સ્પષ્ટ કરવા દો તેથી આ એક સમાન રીતે Vcn એંગલ 240 o સમાન રીતે એંગલ 120o કહી શકાય છે નહિંતર આ Vcn આ 240 o દ્વારા લેગિંગ છે અથવા Vcn કોઈપણ રીતે તેનેVan120 o આપવામાં આવે છે કારણ કે Vcn 120 o120 o છે તેથી તેનો અર્થ એ છે કે તેવી જ રીતે આ એક સમાન રીતે એંગલ 120o બનાવી શકે છે જો સમાન રીતે કોઈ હોય તો બીજી કોઈ વસ્તુ હોય જો સમાન હોય તો તે તે જ છે જેને આપણે કહીએ છીએ તેવી જ રીતે ફિલોસોફી છે તેથી એંગલ 240 o બરાબર છે ધારો કે તે 1 દ્વારા મલ્ટીપ્લાય છે તેથી તે એક એંગલ 360 o છે જો સમાન રીતે આ બે ઉમેરો તો તે એંગલ 120o બરાબર હશે તેથી મૂળભૂત રીતે આ 1120o છે તેથી ગમે ત્યાં આ સમાન રીતે 120o બરાબર છે એ ફેઝ વોલ્ટેજનું ઇફેક્ટિવ અથવા rms વેલ્યુ છે અહીં તેવી જ રીતે sin ω t અથવા cosine ω t લઈ રહ્યા છીએ તેથી તે ફેઝ વોલ્ટેજનું rms વેલ્યુ છે તેથી આપણે જે પણ કહીએ તે ફેઝ વોલ્ટેજ છે આ બધી rms વેલ્યુ છે બધી જ rms વેલ્યુ છે હવે રોટર ક્લોકવાઇઝ દિશામાં ફરે છે આ કિસ્સામાં આપણે Van પછી c અને પછી b લીધો છે જો આ ફેઝ a c b સિક્વન્સ છે જો તે a b c સિક્વન્સ છે જ્યાં a b c અને a c b સિક્વન્સ a c b છે અહીં તે બતાવી રહ્યું છે કે આપણે લીધો છે તો તે એન્ટી ક્લોકવાઇઝ દિશામાં રોટર ફેરવે છે પરંતુ આ કિસ્સામાં જો આપણે આને સમાન રીતે લઈએ તો આ કિસ્સામાં આપણે જેને કહીએ છીએ તે રોટર ક્લોકવાઇઝ દિશામાં ફરે છે જેનો અર્થ આ રીતે ω થાય છે તેથી આમાં c અને a c b સિક્વન્સ છે તેથી હવે તેથી Van એંગલ 0 o છે એવી જ રીતે આપણને Vbn એંગલ 120o મળ્યું આ કેસ માટે સિરીઝ સિક્વન્સ અને Vcn એંગલ 120o છે આ પહેલાની જેમ જ a c b સિક્વન્સ માટે છે માત્ર એક વસ્તુ બદલાઈ છે હવે ઇક્વેશન 1 Van Vbn Vcn છે Van એંગલ 0 o Vbn એંગલ 120o Vcn એંગલ 120o છે જો આપણે ફક્ત સરળ બનાવીએ તો તે 1 0 5 j 0 866 હશે પછી 0 5 j 0 866 તે 0 બનશે તેથી બેલેન્સ સોર્સ માટે Van Vbn Vcn 0 ની બરાબર હોવું જોઈએ જો તે અબેલેન્સ હોય તો 0 હોઈ શકે છે 0 ન પણ હોઈ શકે શૂન્યનો અર્થ એવી જ રીતે નથી જેને તેવી જ રીતે શૂન્ય કહે છે તેવી જ રીતે તેનો અર્થ એ નથી કે તે સમાન રીતે બેલેન્સ થઈ જશે કારણ કે આ પરિમાણો આવી રીતે લેવામાં આવે છે ધારો કે આ એવી જ રીતે બની ગયું છે જેને આપણે કહીએ 0 છીએ પરંતુ આ તબક્કે આવી જ રીતે સમજવા ખાતર એટલું જ ધારો કે જો આ 0 હશે તો તેવી જ રીતે આપણે બેલેન્સ વોલ્ટેજ સોર્સ માટે Van Vbn Vcn 0 કહીએ છીએ તો હવે પ્રશ્ન એ છે કે તેવી જ રીતે Y કનેક્ટેડ લોડ છે આ આપણે જે જોયું તે Y અથવા ∆ કનેક્ટેડ સોર્સ માટે છે હવે આપણે Y કનેક્ટેડ લોડ જોઈશું તો આ કિસ્સામાં પણ આપણે જેને આ કહીએ છીએ તે એ છે કે મેં તેવી જ રીતે મેં Y કનેક્ટેડ લોડ બનાવ્યો છે આ Z1 Z2 Z 3 છે અને Y કનેક્ટેડ લોડ તે બેલેન્સ હશે અને ફેઝ a b c આપવામાં આવે છે આ ન્યુટ્રલ લાઇન આપવામાં આવી છે તે કદાચ ત્યાં ન પણ હોય તેવી જ રીતે ત્યાં હોઈ પણ શકે અથવા ત્યાં ન પણ હોઈ શકે તેથી તે કિસ્સામાં શું થશે આ ખરેખર માત્ર એક મિનિટ આ એક વાસ્તવમાં બેલેન્સ ફેઝ માટે તે સમાન છે તેવી જ રીતે જેને આપણે હંમેશા 0 કહીએ છીએ કરંટના કિસ્સામાં તે અલગ છે આ બેલેન્સના કિસ્સામાં ખરેખર તે શૂન્ય છે તેથી હવે પ્રશ્ન એ છે કે a b c આ એક લાઇન છે આ ન્યુટ્રલ ત્યાં હોઈ શકે છે ન્યુટ્રલ ન હોઈ શકે તેથી આ Z1 Z2 અને Z 3 છે આ આકૃતિ 7 છે તેથી Y કનેક્ટિવિટી માટે આ Y કનેક્ટેડ માટે છે આ a b c સર્કિટમાં Y કનેક્ટર છે તેવી જ રીતે આને Y કનેક્ટેડ કહેવાય છે અને આ પણ તેવી જ રીતે ∆ કનેક્ટેડ છે તેવી જ રીતે તે પણ Zc Zb અને Za છે તેથી Y ∆ નમૂનો જે આપણે ત્યાં DC સર્કિટ ઉપર બતાવ્યો છે તે અહીં રઝિસ્ટન્સ હતો તે ઇમ્પેડન્સ છે અને અહીં પણ a b અને c બધા જ સમૂહ છે તેથી આ ∆ જોડાયેલ લોડ છે હવે જેનો અર્થ થાય છે કે બેલેન્સ લોડ માટે ફેઝ ઇમ્પેડન્સની મેગ્નિટ્યુડ અને ફેઝમાં સમાન છે તેવી જ રીતે Z1 Z2 Z 3 સમાન મેગ્નિટ્યુડ અને સમાન એંગલમાં છે તો તે બેલેન્સ છે એવી જ રીતે અહીં માટે તેનો અર્થ એ છે કે બેલેન્સ Y કનેક્ટેડ લોડ માટે Z1 Z2 Z 3 ZY એટલે કે ZY કહો આપણે ZY કહીએ છીએ બેલેન્સ ∆ કનેક્ટેડ લોડ માટે Za Z b Zc Z ∆ સમાન છે આપણે ફક્ત બેલેન્સ વસ્તુ ઉપર વિચાર કરીશું અને Y ∆ ટ્રાન્સફોર્મેશન અથવા ∆ Y ટ્રાન્સફોર્મેશન જે રીતે આપણે તેને DC સર્કિટ માટે બનાવ્યું છે તેવી જ રીતે આપણે તેને કરીએ છીએ તેવી જ રીતે Z મળશે જો Z ∆ હશે તો 3 Z Y હશે અથવા Z Y 13 Z હશે ∆ તેવી જ રીતે તે કરો તેવી જ રીતે તે મળશે તેથી હું આગળ નથી કરી રહ્યો કારણ કે DC સર્કિટ માટે દરેક વસ્તુ એ જ કરવામાં આવી રહી છે કે કદાચ ત્યાં રઝિસ્ટન્સ હશે અહીં તે ઇમ્પેડન્સ છે એક નાનું ઉદાહરણ લો સેટ વોલ્ટેજનો ફેઝ સિક્વન્સ નક્કી કરો Van જે 200 cos ω t 10 o Vbn 200 cos ω t 230 o અને Vcn 200 cos ω t 110 o આપવામાં આવે છે તેથી જો એવી જ રીતે ફેઝર ડાયાગ્રામ દોરો તો ધારો કે આ સમાન રીતે રેફરન્સ પોઇન્ટ છે એવી જ રીતે Van 200 એંગલ 10o આપવામાં આવે છે અથવા શું આ cosine પણ મૂળભૂત રીતે sin ∆ સિવાય બીજું કશું જ નથી તેથી આ sin 90o theta cos theta અથવા cos 90o theta sin theta છે કોઈ કન્ફ્યુઝન ન હોવું જોઈએ તેથી અહીં તે સમાન રેફરન્સ લાઇન છે તેથી Van જો સમાન રીતે 10o મેળવે છે અને જો તેવી જ રીતે સંદર્ભ Vbn ને 110o માં દોરો કારણ કે તેવી જ રીતે આપણે માફ કરશો Vcn ને 110o આપવામાં આવે છે અને Vbn 230o છે અને આ રેફરન્સના સંદર્ભમાં આ છે જો આપણે જોઈએ કે આ સમાન રીતે 100 સમાન છે તેથી આવી જ રીતે મારો મતલબ છે કે આ એક છે આ સમાન રીતે આના રેફરન્સમાં સમાન રીતે 230o છે હવે એવી જ રીતે જો a b અને c વચ્ચેનો એંગલ જુઓ તો Van અને Vbn વચ્ચેનો એંગલ 110 એંગલ 120o આ એંગલ 120o છે હવે જો સમાન રીતે જુઓ તો આને c અને b શું કહે છે તેવી જ રીતે અહીં b c 120o ની વચ્ચે પણ 120o મળશે એટલે કે એવી જ રીતે સિક્વન્સ a c b છે તેથી આ ફેઝનો સિક્વન્સ એવી જ રીતે a c b સિક્વન્સ છે આ જ્યારે પણ શૂન્ય 120 સિવાય જો તે આ રીતે આપવામાં આવે છે તો તેવી જ રીતે રેફરન્સ લો તેવી જ રીતે કૃપા કરીને ફેઝર ડાયાગ્રામ દોરો પછી તેવી જ રીતે જે મેળવશે તે આ a c b સિક્વન્સ છે હવે બેલેન્સ Y જોડાણ બેલેન્સ Y કનેક્ટેડ સોર્સ અને બેલેન્સ Y કનેક્ટેડ લોડ છે જ્યારે સોર્સ છે તેના બદલે મારો મતલબ છે કે જો અબેલેન્સ કંઈપણ હશે તો આપણે આ સોર્સને તેનાથી કેવી રીતે બેલેન્સ કરીશું હું તેવી જ રીતે કહીશ કે તે બેલેન્સ છે તેથી બેલેન્સ Y કનેક્ટેડ સોર્સ અને Y કનેક્ટેડ લોડ છે ધારો કે આ મારો Y કનેક્ટેડ સોર્સ છે અને આ મારો Y કનેક્ટેડ લોડ છે અહીં પણ ન્યુટ્રલ છે અને આ બે કનેક્ટેડ કહેવાય છે એવી જ રીતે જાણો એલિમેન્ટ્સ અહીં કનેક્ટેડ છે અને કરંટ એ ન્યુટ્રલ છે જે In છે અને આ તેવી જ રીતે Van Vbn અને Vcn છે આ આપવામાં આવ્યું છે અને આ Z Y Z Y Z Y છે આ નાના a b c છે આ કેપિટલ A B C છે આ સોર્સ છે અને આ Y કનેક્ટેડ લોડ છે કારણ કે થ્રી ફેઝમાં અને તેના દ્વારા કરંટમાં તે Ia આ Ib અને Ic ન્યુટ્રલ છે આ ન્યુટ્રલ જોડાયેલ કરંટ છે જેમાંથી In વહે છે તેથી જો તેવી જ રીતે હવે આ કરંટ છે આ સર્કિટ છે તેથી હવે આ તેવી જ રીતે જો ફક્ત સોર્સ બાજુ દોરે તો આ આકૃતિ 11 છે જો સમાન રીતે ફક્ત સોર્સ બાજુ દોરો તો ફક્ત આ બાજુ તેથી હું ન્યુટ્રલ કે કંઈ પણ બતાવતો નથી સૌપ્રથમ ચાલો જોઈએ કે સોર્સની બાજુએ કોઈ ન્યુટ્રલ દેખાતું નથી પરંતુ આ વાયર કંઈ જ બતાવવામાં આવ્યું નથી માત્ર અહીં Van છે તેથી મેં Vab ને જે રીતે કહ્યું a એ પોઝિટીવ કે નેગેટિવ છે Vbc અને Vca તો એવું જ હશે જેને આપણે a b c કહીએ છીએ a b c ગયો છે તેથી એવી જ રીતે Van એંગલ 0 o છે તે બેલેન્સ છે Vbn Vc એંગલ a b c સિક્વન્સ છે અને Vcn એંગલ 120o છે અને એવી જ રીતે આ એક n છે જેનો અર્થ તેવી જ રીતે આ વોલ્ટેજ છે ધારો કે જો આપણે એવું બનાવીએ કે આ મારી Van છે આ મારી Vbn છે આ મારી Vcn છે હવે જો આવી જ રીતે kvl એપ્લાય કરો તો આના જેવું kvl એપ્લાય કરો જો આવી જ રીતે આ જગ્યાએ આના જેવું kvl એપ્લાય કરો જો તેવી જ રીતે kvl એપ્લાય કરો તો તે Vab આ રીતે ફરતું હશે ઈન્સ્ટંટેનીઅસ પોલારિટી Vab Vbn Van 0 હોવી આવશ્યક છે એટલે કે મારા Vab Van Vbn છે એટલે કે તેવી જ રીતે આપણે આ વોલ્ટેજને a ટુ b કહીએ છીએ તેને આપણે લાઇન ટુ લાઇન વોલ્ટેજ કહીએ છીએ કારણ કે આ લાઇન છે આ સમાન છે આ લાઇન છે તેથી આ પણ લાઇન છે તેથી તે લાઇન ટુ લાઇન વોલ્ટેજ હશે અને જ્યારે તેવી જ રીતે Van Vbn Vcn કહેવામાં આવે છે ત્યારે તે લાઇન ટુ ન્યુટ્રલ છે જે એક ફેઝ વોલ્ટેજ છે અને આ લાઇન ટુ લાઇન વોલ્ટેજ Vab Vbc Vca કહેવાય છે એવી જ રીતે અન્ય બે તેવી જ રીતે k v l એપ્લાય કરી શકે છે તેથી આ કિસ્સામાં તેવી જ રીતે મેં જે લખ્યું છે તે સમગ્ર Vab Van Vbn છે તેથી એવી જ રીતે આ એક Vbn અહીં લખી શકે છે જેને આપણે Vbn Vnb કહીએ છીએ એવી જ રીતે અહીંથી આપણે જેને n ટુ b કહીએ છીએ તે અહીં મેળવો તે Vbn છે તેવી જ રીતે Vnb લખી શકે છે એટલે જ આ Vbn Vnb એટલે કે તે પોઝિટીવ છે મારો કહેવાનો મતલબ એ છે કે જો આવી જ રીતે ફેઝર જો આવી જ રીતે વોલ્ટેજ સમાન રીતે આ બાજુમાં Vbn કહો તો આ પોઇન્ટ છે જો તેવી જ રીતે Vnb ને જાણવા માંગતા હોય તો તે સમાન રીતે Vnb હશે જે સમૂહમાં એકની વિરુદ્ધ છે તેથી જ તે Vnb લખાયેલ છે મને લખવા દો એટલે હવે મારો Van એંગલ 0o અને Vbn એવી જ રીતે જાણો એવી જ રીતે જાણો એંગલ 120o અહીં આપણે સબસિટ્યુટ કરી રહ્યા છીએ જો આમ કરીએ તો તેનો અર્થ એ થાય કે Vab એંગલ 0o થશે એટલે તેનો અર્થ cos 0 થાય છે અને આ એક સમાન રીતે cos 120 j sin 120o થાય છે જો તેવી જ રીતે કરો તો તે 1 હાફ j રૂટ 32 બની જશે અને જો તેવી જ રીતે સરળ બનાવો તો તેવી જ રીતે તે રૂટ 3 એંગલ 300 બની જશે એટલે કે એ Vab રૂટ 3 ઇન્ટુ ફેઝ વોલ્ટેજ છે અને Vab એ લાઇન વોલ્ટેજ છે તેથી લાઇન વોલ્ટેજ એટલે રૂટ 3 ગણો ફેઝ વોલ્ટેજ એંગલ 30o છે હવે જો તેવી જ રીતે આ ફેઝર ડાયાગ્રામને પણ આ રીતે જુઓ તો ધારો કે ત્યાં ખૂબ જ સરળ છે તે માત્ર એક જ મિનિટની સમજણની સમાન આવશ્યકતા છે ધારો કે આ મારું Van છે આ મારું Vbn છે આ મારું Vcn છે તો આ 120o અંતરે છે તો આ Vbn છે તો જો એવી જ રીતે બીજી બાજુ 1800 બનાવો તો આ મારું Vnb છે આ મારું Vnb છે મેં જે પણ કહ્યું તેવી જ રીતે માત્ર આ મારું Vnb છે અને તેમની મેગ્નિટ્યુડ Vnb વાસ્તવમાં મેગ્નિટ્યુડ Vnb Vn અને Vnb પણ મેગ્નિટ્યુડ આ મેગ્નિટ્યુડ ધરાવે છે પછી ભલેને સામગ્રીમાં આ દિશા અથવા તે દિશા સમાન રીતે મળે તેથી મેગ્નિટ્યુડ છે તેથી આ આ બતાવે છે તેનો અર્થ એ છે કે આ વોલ્ટેજ મેગ્નિટ્યુડ છે અને આ તેની પેરેલલ છે તે અહીં લખશે કે આ પણ છે તેથી જ તેને અહીં દોરવામાં આવ્યું છે લાઇન તે બતાવવામાં આવી છે તેથી હવે તેવી જ રીતે સ્પષ્ટ કરો તેથી આ એંગલ તે જ છે જેને આપણે હવે કહીએ છીએ જ્યારે પણ સમાન રીતે આ પેરેલલ દોરો ત્યારે આ પરિણામો આવવા દો અને એક આ સમાન Vab હશે જે સમાન રીતે અહીં મળ્યું છે તે Vab હશે તેથી Vab Van Vnb છે એવી જ રીતે આપણે Vab Van Vnb જાણવું જોઈએ તો આ અહીં એટલા માટે અહીં આપણે તેને નીચું બનાવ્યું છે અહીં આપણે તેને અહીં Van Vnb બનાવ્યું છે તેથી તેનો અર્થ એ છે કે જો સમાન રીતે હવે જો આ એકનું પ્રોજેક્શન લો કારણ કે આ છે આ છે તેથી મૂળભૂત રીતે તે હશે કારણ કે આ એંગલ 30o છે તેથી cos 30 અને આ પણ 30o છે તેથી cos 30 છે તે 2 cos 30 હશે આની સાથે અહીંથી અહીં cos 30 છે અહીંથી અહીં પણ cos 30 છે તેથી તે 2 cos 30 હશે જે Vab ની મેગ્નિટ્યુડ હશે રૂટ 3 હશે અને એવી જ રીતે આ એંગલ 30o છે તેનો અર્થ એ છે કે આપણે હમણાં જે કંઈ કર્યું છે તેનો અર્થ એ થાય છે કે તે લાઇન ટુ લાઇન વોલ્ટેજ મેગ્નિટ્યુડ રૂટ 3 ટાઇમ ફેઝ વોલ્ટેજ મેગ્નિટ્યુડ હશે એવી જ રીતે આ Vcn માટે આપણને એવી જ રીતે અલ્ટીમેટ 120o ફેઝ શિફ્ટ મળે છે પછી જો તે આ રીતે Vab છે તો Vbc અહીં આવશે Vbc અહીં આવશે કારણ કે આ એંગલથી આ એંગલ છે તે 120o છે તેથી Vbc Van90o થી લેગિંગ છે કારણ કે આ એંગલ 90o છે તેથી તેનો અર્થ એ છે કે અહીં જે કંઈપણ સમાન રીતે કર્યું છે તેવી જ રીતે Vab Vabરુટ 3 એંગલ 30o આ આ ફેઝર સંબંધનો ઉપયોગ કરી રહ્યું છે અને આ રોટર c ના ફેઝર ડાયાગ્રામમાંથી છે તેથી બધા એંગલ કહીએ કે બધા એંગલ માર્ક વચ્ચે છે તેથી અહીં તમામ એંગલ 60o છે તે ચિહ્નિત થયેલ છે તેથી આ સમાન 30o છે આ સરળ જીઓમેટ્રી થી સમજી શકાય તેવું છે આ સમજી શકાય તેવું છે તો એવી જ રીતે Vbc પણ એવી જ રીતે Vbn Vcn રૂટ 3 એંગલ 90 o મેળવશે જો તેવી જ રીતે કરો તો તેવી જ રીતે તે Vca Vcn Van મેળવશે એવી જ રીતે રૂટ 3 એંગલ 210o મળશે તેવી જ રીતે કરો તેવી જ રીતે તે મળશે એક માટે મેં તે બતાવ્યું અન્ય માટે તે રીતે તેને અનુસરો અને તે જ કામ સરળ કામ કરો હવે જો એવી જ રીતે સંપૂર્ણ ફેઝર ડાયાગ્રામ દોરો તો હવે એવી જ રીતે ફેઝ વોલ્ટેજ અને લાઇન વોલ્ટેજ હવે આવી જ રીતે જુઓ તેથી મેં તેવી જ રીતે કહ્યું કે Vab Vbc કે આ Vca છે તેમના ફેઝ ડિફરન્સ 120o હશે પરંતુ તેથી જ આ Vab છે આ Vbc છે આ Vca છે તેથી ab થી bc જો તે 120o છે તો vc થી ca તે 120o છે અને ca થી ab તે 120o છે જેને આપણે 120o કહીએ છીએ તેથી હવે તે Van અહીં જુઓ કે આપણે જેને કહીએ છીએ અને Vbc અને Van વચ્ચેનો એંગલ Vbc છે તે 90o છે અને બધા એંગલ ચિહ્નિત છે અને Vbn અને Vbc વચ્ચેનો એંગલ તેવી જ રીતે ફરીથી 30o છે અને Vca વચ્ચેનો એંગલ 30o હશે તેથી ab અને an જો સમાન રીતે ab અને an 30o જુઓ જો સમાન રીતે જુઓ તો bc અને bn 30o અને જો સમાન રીતે ca અને cn જુઓ તો તે 30o છે તેથી Vab દેખાતો સમાન આકૃતિ Van30o ઘટાડશે એવી જ રીતે જેને આપણે Vbn કહીએ છીએ તેવી જ રીતે v સમાન રીતે Vbc લિડીંગ Vbn30o છે અને એવી જ રીતે Vca લિડીંગ Vcn30o છે તેથી એવી જ રીતે સુપરઇમ્પોઝ કરો અને ફેઝર ડાયાગ્રામ દોરો તેથી આ લાઇન ટુ લાઇન વોલ્ટેજ છે અને આ તેવી જ રીતે લાઇન ટુ ન્યુટ્રલ છે જેને આપણે ફેઝ વોલ્ટેજ કહીએ છીએ અને લાઇન ટુ લાઇન વોલ્ટેજ ફેઝના વોલ્ટેજના રૂટ 3 ગણા છે તેથી લાઇન વોલ્ટેજ ક્યારેક V L ક્યારેક સમાન રીતે કહીએ છીએ ક્યારેક સમાન રીતે V L લાઇનને લાઇન વોલ્ટેજ ઉપર લખે છે કેટલાક વોલ્ટ તેઓ V LL લાઇનને લાઇન વોલ્ટેજ ઉપર લખી શકે છે તે સાચું છે પરંતુ અહીં આપણે તેને સમાન રીતે બનાવ્યું છે જેને આપણે સમાન રીતે ઓળખીએ છીએ V L Vb નું પરિમાણ Vbc નું તમામ માપ સમાન છે તે બેલેન્સ છે એવી જ રીતે લાઇન ટુ લાઇન કરંટ I L Ia Ib c મેગ્નિટ્યુડ ફેઝ કરંટ છે શા માટે લાઇન કરંટ આ ફેઝ માટે લાઇન કરંટ ફેઝ કરંટ શા માટે છે પ્રશ્ન એ છે કે તે Y કનેક્ટેડ લોડ છે અને Y સમાન રીતે જોડાયેલ છે આપણે આ ડાયાગ્રામ ઉપર આવીશું Y કનેક્ટેડ લોડ અને Y કનેક્ટેડ સોર્સ છે તેથી આ આ કરંટ લાઇનમાંથી પસાર થઈ રહ્યો છે જેને આપણે લાઇન કરંટ કહીએ છીએ અને આવી જ રીતે આ બાજુ AN BN CN છે આ Y કનેક્ટેડ લોડનો ફેઝ ઇમ્પેડન્સ છે તો તે જ કરંટ અહીં જઈ રહ્યો છે તે જ કરંટ અહીં જઈ રહ્યો છે સમાન રીતે Ib પણ માટે અને તેવી જ રીતે Ic પણ IL માટે પણ જો સમાન રીતે KCL એપ્લાય કરો તો તે IL Ib Ic IL IL હશે તેથી અહીં સમાન કરંટ વહે છે અને આ લાઇન કરંટ છે આ અહીંથી અહીં સુધીનો કરંટ છે a થી A લાઇન છે લાઇન થી લાઇન છે આ નાના a થી A લાઇન છે નાના b થી B લાઇન છે નાના c થી કેપિટલ C છે તે લાઇન છે આ બધા કેસ છે તેથી તે લાઇન કરંટ છે તે જ કરંટ અહીં દાખલ થઈ રહ્યો છે આ ફેઝ ઇમ્પેડન્સ A થી N છે તેથી જ આ લાઇન કરંટ સમાન રીતે ફેઝ કરંટ બંને સમાન છે આશા છે કે આ સમાન રીતે સમજી શકાય તેવું છે જ્યારે આવી જ રીતે આમાંથી પસાર થશે ત્યારે પણ કન્સલ્ટ કરો ત્યાં કેટલાક સારા પુસ્તકો અથવા રેફરન્સ પુસ્તકો આપવામાં આવે છે તેથી આ કિસ્સામાં તેથી તે લાઇન કરંટ મેગ્નિટ્યુડ છે તેવી જ રીતે અહીં ફેઝ કરંટ તરીકે લખો તેથી લાઇન કરંટ ફેઝ કરંટ મેગ્નિટ્યુડ અને લાઇન વોલ્ટેજ v સ્ક્વેર મેગ્નિટ્યુડ Vab Vbc Vca છે તેથી તે બધા સમાન છે અને L લાઇન કરંટ ની લાઇન મેગ્નિટ્યુડ મેગ્નિટ્યુડ Ia Ib Ic ફેઝ કરંટ છે મેં Y સર્કિટ લાઇન કરંટ ફેઝ કરંટ માટે સમાન રીતે કહ્યું હતું હવે લાઇન વોલ્ટેજ તેમના કોરસ્પોંડિંગ ફેઝ વોલ્ટેજ30o તરફ દોરી જાય છે જે આપણે તેમના ફેઝર ડાયાગ્રામમાંથી પણ જોઈ શકીએ છીએ અને આકૃતિ 10 થી તેનો અર્થ એવી જ રીતે જો સમાન રીતે આકૃતિ 10 માં આવે તો તે અહીં છે અહીંથી તે છે તેનો અર્થ એ છે કે આકૃતિ 10 માંથી હું અન્ય લખી રહ્યો છું જે હું બતાવીશ તેથી આકૃતિ 10 થી આ કરંટ Ia તે અહીં દાખલ કરી રહ્યું છે અને અહીં વોલ્ટેજ એ V AN છે જેનો અર્થ છે મારો Ia મારો v એ ડિવાઇડેડZ Y એટલે Z છે આ મારો Y છે જેને આપણે V કહીએ છીએ કારણ કે અહીં વોલ્ટેજ V AN છે તેથી V AN V Z આ V AN આ V AN ત્યાં કંઈ નથી અહીં જે ખાલી છે r કંઈ નથી તેવી જ રીતે ત્યાં C નાનું અને આ એક છે આ વોલ્ટેજ તે બને છે કારણ કે અહીં કોઈ એલિમેન્ટ જોડાયેલ નથી તેથી V AN આ Van કે આ એક સમાન રીતે VanZ Y Z Y લખી શકે છે તેવી જ રીતે I b અને i c માટે તે ઉપર પાછા જઈશું તેથી અહીં આપણે આકૃતિ 10 થી લખી રહ્યા છીએ I a Van Z Y મેં તેવી જ રીતે કહ્યું Van એંગલ 0 oZ Y z y છે તો એવી જ રીતે Ib Vbn ZY બરાબર V bn Vp એંગલ 120o ડિવાઇડેડZY અને આમાં Ia હશે Ia સમાન રીતે મુકીએ તેથી Ib Ia એંગલ 120o થશે એવી જ રીતે Ic Vcn ZY Vp એંગલ 120o ZY અને તેથી Ib Ia એંગલ 120o થશે તેથી Ia Ib Ic Ia Ia એંગલ 120o I a એંગલ 120o 0 થશે તેમજ In માફ કરશો જો KCLને પણ એવી જ રીતે એપ્લાય કરો જેને આપણે KCL કહીએ છીએ તેવી જ રીતે I a I b I c 0 મળશે પરંતુ I a I b I c બરાબર 0 છે તેથી બેલેન્સ શિફ્ટ ઇન 0 ન્યુટ્રલમાંથી કોઈ કરંટ વહેતો નથી તેથી આ થ્રી ફેઝ સર્કિટ માટેની સરળ ફિલોસોફી છે તેથી આ સારાંશ છે તેથી એકસાથે જોડાણ Yts ડાઉન Y આ ફેઝ વોલ્ટેજ કરંટ આપેલ છે તેથી આ તે સંબંધ છે જે આપણે Y Y લાઇન કરંટ ફેઝ કરંટ લાઇન વોલ્ટેજ અને કરંટ માટે બનાવ્યો હતો Vab આપવામાં આવે છે Vbc આપેલ છે આ સારાંશ છે અને Ia Ib Ic આપવામાં આવે છે અને આને Van Vbn Vcn પણ આપવામાં આવે છે અને Y Y માટે લાઇન કરંટ ફેઝ કરંટ છે